નમસ્તે અગાઉનાં સત્રોમાં અમે પડતર જથ્થા નફા વિશ્લેષણ બીઈપી વિશ્લેષણ અને વિવિધ નિર્ણય લેવાની પરિસ્થિતિઓના વિશે ચર્ચા કરી અમે બે ઉદાહરણો લીધા જેમાં અમે ફાળો પીવી રેશિયો બીઈપી અને વેચાણના મિશ્રણના બે કેસ હાલ કર્યા તેથી અમે એક ઉત્પાદન માટે બીઇપીની ગણતરી કરી અને બીઇપી વેચાણ મિશ્રણ બીઇપી અને વેઈટેડ સરેરાશ પીવી રેશિયોનો ઉપયોગ કરીને અમે વિચાર કરી કે કયો વેચાણ મિશ્રણ વધારે સારું છે તમને યાદ હશે કે અમે બે ઉદાહરણો કર્યા હતા એક ગણેશ લિમિટેડ અને બીજું કેશવ લિમિટેડ પર હતું અમે બે વેચાણ મિશ્રણોનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો અને જે વધારે સારું હતું તે સૂચવ્યું આજે આપણે એક પગલું આગળ ગુજરાતી વધીશું જેમાં આપણે સેન્સિટિવિટી વિશ્લેષણ કરવા માટે એક બજેટ રૂપરેખા બનાવીશું વહીવટની જરૂરિયાતો અનુસાર વર્તમાન બજેટની ગણતરી કરીશું અને કેટલાક ફેરફાર કરીશું આપણે શીખીશું કે આનાથી નફો પત્રકોમાં કેવી રીતે ફેરફાર થાય છે હું આશા રાખું છું કે તમે પ્રિન્ટઆઉટ લાવીયા હશે જો તમે પ્રિન્ટઆઉટ ન લાવીયા હોય તો હમણાં લાવી શકો છો અને આપણે સાથે મળીને કેસ હલ કરીશું તેથી સત્વાહન એન્ટરપ્રાઇઝે એ બજેટનું રૂપરેખા તૈયાર કર્યું છે 10000 એકમોના બજેટમાં વેચાણ કિંમત 30 પ્રત્યક્ષ માલ સામાન 8 મજૂરી 6 અને ચલિત પરોક્ષ રૂપિયા 1 કલાકનો દર આપવામાં આવ્યું છે તેથી કુલ ચલિત ખર્ચ 15 છે અને એકમ દીઠ ફાળો પણ 15 છે હું તેને થોડો બદલીશ તેથી કુલ અહીં 15 છે એકમ દીઠ ફાળો 15 છે તેઓએ વર્તમાન બજેટ મુજબ ફાળો આપ્યો છે તેથી 10000 એકમોને 15 દ્વારા ગુણાકાર કરીયે તો 150000 નું બજેટ ફાળો મળશે તેમના બજેટ સ્થિર પરોક્ષ 140000 છે જે તેમને ફક્ત 10000 નો નફો આપે છે તેથી ઓછા નફાને લીધે તેઓ ખુશીથી સંચાલન કરશે નહીં કારણ કે તે વ્યવસાયમાં વધુ સારી વ્યૂહરચના કરવાની ઇચ્ચા રાખે છે તેથી તેઓએ કાર્યકારી પક્ષને વધુ સારા અથવા વધારે નફાના આંકડાઓનું બીજું બજેટ લાવવા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે કાર્યકારી પક્ષેએ નીચે આપેલા સૂચનો સાથે જાણ કરી પહેલું જેનાથી 25000 નો બજેટ નફો થશે તેઓએ સૂચવ્યું કે કંપનીએ જાહેરાત પર 28500 ખર્ચ કરવો જોઈએ અને વેચાણ કિંમત 32 રાખવી જોઈએ તેથી વર્તમાન વેચાણ કિંમત 30 છે તેને વધારીને 32 કરી દેવી જોઈએ એવી અપેક્ષા છે કે વેચાણ જથ્થો પણ વધીને 12000 થઈ જશે તેથી હાલના 10000 થી વેચાણ જથ્થો વધીને 12000 થશે તેઓને 10000 થી 12000 ની ઉત્પાદન ક્ષમતા માં પણ વધારો કરવો પડશે હવે વધારાના ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે દરેક એકમના ઉત્પાદકતાનો સમયને ઘટાડવા માટે કર્મચારીઓ એ નિર્ણય લેવો પડશે અને વેતન કરવી પડશે તેમને વધુ મજૂરી ચૂકવવામાં આવે છે અને મજૂરી દર વધારીને 4 કરવામાં આવ્યું છે કારણ કે હાલનો વેતન દર કલાક દીઠ 3 છે તેથી ૨ કલાક માં તેઓને 6 મળશે હવે અમે કર્મચારીઓને સારો સોદો આપવા માંગીએ છીએ અને મજૂરી દર વધારીને કલાક દીઠ 4 કરીશું પણ ચલિત પરોક્ષ દર સમાન રહેશે આ ફેરફારો કર્યા પછી તમારે બીજું બજેટ આપવું પડશે મારું માનવું છે કે તમે સમજી રહ્યા છો હવે મારી સાથે શરુ કરો સરળ રીતે સમજાવવા માટે એક માળખું દોર્યું છે પ્રથમ વર્તમાન રૂપરેખાની યોગ્ય ગોઠવણી યાદ રાખો તેથી આ વર્તમાન રૂપરેખા તરીકે ઓળખાય છે અમે તેને એક્સેલ માં નોંધણી કરી રહ્યાં છીએ તેથી સો પ્રથમ રૂપરેખા દોરો અહીં એકમોની સંખ્યા 10000 છે વેચાણ કિંમત 30 છે ચલિત ખર્ચ 8 6 અને 1 છે કુલ 15 થાય છે એકમ દીઠ ફાળો પણ 15 છે જે 30 15 થી મળ્યું છે કુલ ફાળો 150000 એફસી 140000 અને નફો 10000 છે હવે પીવી રેશિયોની ગણતરી કરો મને લાગે છે કે તમે જાણો છો પીવી રેશિયોની ગણતરી વેચાણ દ્વારા ફાળોને વિભાજીત કરો તેથી પીવી રેશિયો 50 ટકા છે એફસી ને પીવી રેશિયો દ્વારા વિભાજિત કરીયે તો સમતૂર બિંદુ મળશે તેથી 280000 અને એકમમાં સમતૂર બિંદુ 9333 33 છે તેથી તમે ધ્યાન થી જોઈ શકો છો કે તેઓ સમતૂરથી થોડું વધારે કાર્ય કરી રહ્યા છે તેથી નફો ખૂબ ઓછો છે હવે સૂચનોનો સમાવેશ કરો થોડા ફેરફારો કરો જાહેરાત પર વધુ ખર્ચ વેચાણ કિંમત વધારો અને પછી સુધારેલ બજેટની ગણતરી કરો એકમોની સંખ્યા 10000 થી વધીને 12000 થઈ ગઈ છે વેચાણ કિંમત 32 છે પ્રત્યક્ષ માલ સામાન બદલાશે નહીં તે 8 પર સ્થિર રહેશે મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ લખો હવે સુધારેલા બજેટ માટે નફાની ગણતરી કરો હું સ્થિર ખર્ચને 140000 થી 168500 સુધી વધારીશ કારણ કે એમાં 28500 નો જાહેરાત ખર્ચ ઉમેર્યો છે હવે માલ સામાન મજૂર અને પરોક્ષ ખર્ચ કેટલું હશે તેની ગણતરી કરો આપણે જાણીએ છીએ કે તેમનો 25000 નફો કરવાનો લક્ષ્ય છે તે 25000 ના બજેટ નફો મેળવશે તેથી વીસીના ઘટકોની ગણતરી કરીને 25000 નો નફો મેળવશે તે સીધું સરળ નથી તમારે 25000 ના ઇચ્છિત નફા માટે પાછલ જોઉં પડશે જ્યાં નવી સ્થિર ખર્ચ 168500 છે તેથી કુલ ફાળો 193500 છે હવે 16 125 એકમ દીઠ ફાળોની ગણતરી કરો તમારે 193500 કુલ ફાળો મેળવવું જરૂરી છે 193500 ને 12000 દ્વારા વિભાજન કરો તો તમને 16 125 મળશે તમે જાણો છો કે નવી વેચવાની કિંમત 32 છે તેથી 32 ઓછા 16 125 તેનો અર્થ એ કે તમારી ચલિત ખર્ચ 15 875 છે હવે તમે બરોબરી કરવામાં સક્ષમ છો કારણ કે પ્રત્યક્ષ માલ સામાન 8 છે નવી મજૂરી ખર્ચ શું છે તેઓએ મજૂર દરમાં વધારો કર્યો છે કારણ કે તેઓ ઉત્પાદનને 10000 થી 12000 સુધી વધારવા માગે છે તેમણે વેતન અને ઉત્પાદકતાને સોદો જેવું લીધું છે કારણ કે કામદારો એકમોના અંકમાં વધારો કરી રહ્યા છે તેથી અમે તેમને કલાકના 4 રૂપિયા આપી રહ્યા છીએ તેથી 2 થી ગુણાકાર 3 કરશો અને તમે 4 ને 2 થી ગુણાકાર કરો તો 8 મળશે તો 6 8 અને 1 જેનો કુલ 15 થશે પરંતુ કુલ ચલિત ખર્ચ 15 875 થી વધુ ન થાય એવી આપણી ઇચ્છા છે તેથી તેને કેવી રીતે ગોઠવશો પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ બદલાશે નહીં શું મજૂર ખર્ચ બદલાશે તે બદલાશે કેમ કે દર વધતો નથી પરંતુ તે 8 રૂપિયાથી વધારે નહીં થશે કારણ કે હાલ ની ગણતરી પ્રમાણે 2 કલાકનો યુનિટ દીઠ 3 રૂપિયા છે અહીં આપવામાં આવ્યું છે કે વધારાના ઉત્પાદન માટે કર્મચારીઓ દરેક યુનિટ બનાવવા માટે લેતા સમયને ઘટાડવામાં સમર્થ હોવા જોઈએ તેનો અર્થ એ કે અમે તેમને વેતન અને ઉત્પાદકતાને આપી રહ્યા છીએ અમે કામદારોને જણાવી રહ્યા છીએ કે અમે તમને વધુ દર આપીશું અમે દર 3 રૂપિયાથી વધારીને 4 રૂપિયા કરીશું પરંતુ તમે કલાકોને ઘટાડી 2 કલાક કરો તો અમે તમને કલાક દીઠ 4 આપીશું 2 થી 4 ગુણાકાર નહીં થાય તે 2 કરતા ઓછા થશે ગણતરી કરો ધારો કે તમે તેને X તરીકે લેશો તો 4x મેળવશે હવે મજૂર દર વધીને 4 થશે ધારો કે મજૂર ખર્ચ 2 છે તો તે 4x થઈ જશે અહીં આપવામાં આવ્યું છે કે ચલિત પરોક્ષનો કલાક દરમાં ફેરફાર થશે નહીં પરંતુ કુલ જથ્થો બદલાશે કારણ કે તે 2 કલાકનો 2 5 દ્વારા ગુણાકાર છે તેથી નવો કલાક 0 5x હશે તેથી 4x વત્તા 0 5x આપણને 4 5x મળશે તે કુલ મજૂર વત્તા ચલિત પરોક્ષ છે અને આપણે જાણીએ છીએ કે કુલ 15 875 કરતાં વધુ ન હોવો જોઈએ તેથી 15 875 ઓછા 8 કરીએ તો આપણને 7 875 મળશે હવે આ માહિતીની મદદથી X શોધવા પ્રયત્ન કરો અહીં મેં ગણતરી કરી છે તે 15 875 છે જેનો અર્થ છે કે 4 5X 15 875 બરાબર છે જો તમે તેને વિભાજિત કરો તમને x 1 મળશે પહેલાં તેઓ એકમ દીઠ 2 કલાક લેતા હતા તે ઘટાડવા ના હતા તેઓએ તેને ઘટાડીને 1 75 કરી દીધું છે તેથી 1 75 x નું નવું મૂલ્ય છે અમે તેને 4 1 75 x 4 થી ગુણાકાર કરીએ તો 7 મળશે અને આપણે 1 75 ને 0 5 1 75 x 0 5 દ્વારા ગુણાકાર કરીએ તો 0 875 મળશે તેથી જો આપણે આ ત્રણને ઉમેરીએ 8 70 875 તો આપણને 15 875 મળશે અને સરખું થઈ જશે તમે સમજી ગયા છો તેથી તેઓ નફોનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે ઉત્પાદનમાં વધારો થશે અને કામદારોને વધુ વેતન આપી શકશે તેઓ એકમ દીઠ કલાકોની સંખ્યા 2 થી ઘટાડીને 1 75 કરી શકે છે આ અમે કામદારોને માંગ કરવા ઈચ્છે છીએ અમે કલાક નો દર વધારવા માટે તૈયાર છીએ જો તેઓ કલાકોની સંખ્યા ઘટાડીને 1 75 કરે તો જો તમે આવી ગણતરી કરશો તો વહીવટ ખુશ થશે કારણ કે તેમને 2 થી 5 ગણો નફો મળી રહ્યો છે કંપનીના કુલ વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે જેથી કામદારોને વધુ વેતન મળવાથી તેઓ ખુશ થશે આ સોદો થી બંનેને ફાયદો થશે આપણે યોગ્ય ગણતરી કરવી પડશે તેથી બંને પક્ષો ખુશ થશે ઉત્પાદકતા વધી જશે કારણ કે સમય કાપવામાં આવે છે તેની ખાતરી કરવા માટે તેને યોગ્ય રીતે અમલ કરવો પડશે તેથી ખર્ચ ઓછો થાય છે અને ફાળો વધે છે ત્યાં સ્થિર ખર્ચમાં વધારો થાય છે જેમાં તમે વધુ નફો મેળવો છો નવું પીવીઆર શું છે તે થોડો વધ્યો છે કારણ કે કિંમત 0 50 થી વધ્યું છે તેથી નવું બીઈપી શું છે તે વધશે કે ઘટશે નવી બીઈપી વધી છે શું તે સારું સંકેત છે તે સારું સંકેત નથી કારણ કે કંપની પાસે નવી સ્થિર ખર્ચ છે તેથી જ બીઇપી થોડો વધ્યો છે અને એકમોની દ્રષ્ટિએ પણ બીઇપી વધી છે તેથી કંપની માટે તે થોડી જોખમી સુચના છે કારણ કે તેમને નફાને સુનિશ્ચિત કરવા માટે થોડું વધારે જોખમ લેવું પડશે મને લાગે છે તમે સમજી ગયા છો તેથી આ સાથે આપણે અહીં બંધ કરીશું નમસ્તે આભાર